સિસ્ટમ્સ તરીકે સેવાઓ એક સર્વગ્રાહી અભિગમ નમસ્તે આ IIT કાનપુરના જયંતા ચેટર્જી છે છેલ્લા 8 અઠવાડિયાથી અમે મેનેજિંગ સર્વિસીસ અને આજના વિશ્વમાં સમકાલીન મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ જ્યાં તમામ વ્યવસાયો સેવાના તર્ક દ્વારા વધુને વધુ સંચાલિત છે આ 8મા અઠવાડિયાના છેલ્લા લેક્ચરમાં હું ત્રણ બાબતો કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છું સૌ પ્રથમ હું તમારી સાથે સર્વગ્રાહી અભિગમ સાથે સિસ્ટમ્સ તરીકે સેવાઓના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યો છું અને હું બે પ્રકારની સેવાઓ અથવા બે પ્રકારના સેવા વ્યવસાયો જોવા જઈ રહ્યો છું એક કે જે વર્તમાન વ્યવસાય છે તેનો અર્થ એ છે કે તે એક વ્યવસાય છે જે પહેલેથી જ સેવામાં છે અને તેની ચોક્કસ બજાર સ્થિતિ છે અને હું એક નવા સેવા વ્યવસાય વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યો છું અને બંને કિસ્સાઓમાં હું ચર્ચા કરવા જઈ રહ્યો છું કે કેવી રીતે કોઈ એક સર્વગ્રાહી અભિગમ અપનાવી શકે સેવાઓના વ્યવસાયનું સંચાલન કરવા માટે એક સિસ્ટમ અભિગમ હવે જો આપણે હાલની કંપનીને લઈએ એવી કંપની કે જે પહેલેથી જ સર્વિસ બિઝનેસમાં છે અને તેઓ ક્યાં છે અને તેઓ ક્યાં જઈ શકે છે તેનું વ્યૂહાત્મક ઓડિટ અને મૂલ્યાંકન કરી રહી છે તેમની પાસે કયા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે અને તે વિકલ્પોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું વ્યક્તિગત વિભાગોમાં લોકોના સંદર્ભમાં પ્રક્રિયાના સંદર્ભમાં ટેક્નોલોજીના સંદર્ભમાં સ્થિતિના સંદર્ભમાં અમે આ મુદ્દા પર ફરીથી અને ફરીથી ચર્ચા કરી છે પરંતુ આજે આપણે આ બધાને એકસાથે મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે જ સમયે હું તમને કંઈક દિશા આપવા માંગું છું કે આ દરેક વિષયો પાઠ્ય પુસ્તકના પ્રકરણો સાથે કેવી રીતે સંબંધિત છે જેમ તમને યાદ છે આ તમારું પાઠ્ય પુસ્તક છે પીયર્સન દ્વારા પ્રકાશિત સેવાઓ માર્કેટિંગ જે મારા અને મારા બે સહ લેખકો પ્રોફેસર લવલોક અને પ્રોફેસર વિર્ટ્ઝ દ્વારા લખાયેલ છે જેનો અમે 7મી આવૃત્તિનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જે હાલમાં ઉપલબ્ધ છે અને હું તમને બધાને પ્રોત્સાહિત કરીશ કે જેમણે કેટલાક સત્રોમાં હાજરી આપી હોય જો બધા સત્રો ન હોય તો પરીક્ષા માટે નોંધણી કરાવવા માટે કારણ કે મને લાગે છે કે તમે હવે કેટલાક પ્રવચનો પર પાછા જઈ શકો છો તમારી પાસે તે વિકલ્પ છે અને તમે આજની ચર્ચાની મદદથી ટેક્સ્ટ બુકનો સંદર્ભ લઈ શકો છો તમને ખબર પડશે કે પુસ્તકને કયા ક્રમમાં કેવી રીતે પસાર કરવું અને તમે શોધી શકશો પરીક્ષાનો સામનો કરવો એકદમ સરળ છે પરીક્ષામાં મોટે ભાગે કેટલાક બહુવિધ પસંદગીના પ્રશ્નો અને ટૂંકા જવાબોની માંગ કરતા કેટલાક પ્રશ્નો હશે અને મેં સમીક્ષા કરેલ વિવિધ સબમિશનની ગુણવત્તાથી મને ખાતરી છે કે જે મંચ પર પહેલેથી જ ઉપલબ્ધ છે કે તમારામાંથી મોટાભાગના લોકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કરશે તેથી શુભકામનાઓ અને ચાલો પછી વ્યૂહાત્મક સેવા દ્રષ્ટિના સંદર્ભમાં સમીક્ષા કરીએ આ મુદ્દાઓ દર્શાવે છે કે મહત્વપૂર્ણ બજાર વિભાગોની લાક્ષણિકતાઓ શું છે તેથી તમને યાદ છે કે અમે વિભાજન લક્ષ્યીકરણ અને સ્થિતિ અથવા વ્યૂહાત્મક મૂલ્ય દરખાસ્ત બનાવવા પર ઘણી ચર્ચા કરી હતી જે સેવાને આ સ્થિતિને જોવા માટે વધુ સારી રીત છે તેથી વર્તમાન સેવા માટે આ પ્રશ્નોના જવાબો આપવા માટે કે સંબોધિત બજાર વિભાગોની વિશેષતાઓ શું છે તે બજાર વિભાગો માટે કઈ જરૂરિયાતો ખાસ છે તે જરૂરિયાતો આજે કેવી રીતે પૂરી થઈ રહી છે અને તે કેવી રીતે વધુ સારી રીતે સેવા આપી શકાય છે તે બજાર વિભાગો કેવી રીતે વધુ સારી રીતે સેવા આપી શકાય આ મૂળભૂત પ્રશ્નો તમારે વધુ સારી રીતે ઊંડાણ મેળવવા માટે પ્રકરણ 1 અને પ્રકરણ 2 વાંચવું જોઈએ પુસ્તકમાં ચર્ચા કરાયેલા ઘણા ઉદાહરણોમાંથી પસાર થવું જોઈએ જે ચર્ચાઓ અમે પહેલાથી જ અઠવાડિયા 1 અને અઠવાડિયા 3 માં શરૂઆતના ભાગમાં કરી ચૂક્યા છીએ તેની પૂર્તિ કરવા માટે સર્વિસ કન્સેપ્ટ તેથી અમે આ સાથે સર્વિસ કોન્સેપ્ટની શરૂઆત કરી શક્યા હોત પરંતુ જેમ તમે જાણો છો અમે હંમેશા આ ચોક્કસ કોર્સમાં પ્રચાર કરતા આવ્યા છીએ જે ગ્રાહકથી શરૂ થાય છે તેથી જ અમે વાસ્તવમાં ગ્રાહક સેગમેન્ટ વિશે વાત કરી હતી કે જે કઈ પ્રકારની વ્યૂહાત્મક મૂલ્ય દરખાસ્ત સાથે સેવા આપે છે અને શું વધુ સારી રીતે કરી શકાય છે તેમાંથી આગળનો પ્રશ્ન ઉદ્ભવશે તેથી સેવાનો ખ્યાલ શું છે જે ઓફર કરવામાં આવી રહ્યો છે તેથી સર્વિસ કોન્સેપ્ટ અને ખાસ કરીને એક્સેસનું મહત્વ સગવડતા ગ્રાહકની ખુશી ટચ પોઈન્ટ પરની શ્રેષ્ઠતા ટચ પોઈન્ટને સમજવું એ નિષ્ફળતાના પોઈન્ટ પણ હોઈ શકે છે અને પુનઃપ્રાપ્તિ પોઈન્ટ પણ હોઈ શકે છે કેવી રીતે નિષ્ફળતાઓને સંબંધો વિકસાવવાની તકમાં રૂપાંતરિત કરી શકાય છે અને તે જ કારણ છે તે ટચ પોઈન્ટ્સ અને ગ્રાહકના તે પ્રસંગો સત્યની ક્ષણો તરીકે સેવા વ્યવસાયના આગળના ચહેરા સાથે સંપર્કમાં આવે છે હવે આ તમામ મુદ્દાઓ તેનાથી સંબંધિત છે કે જે સેવા પૂરી પાડવાની છે તેના પરિણામોની દ્રષ્ટિએ જણાવવામાં આવી રહી છે તેનાં મહત્વનાં ઘટકો કયા છે કારણ કે જો તમને યાદ હોય તો અમે એમ કહીને શરૂઆત કરી હતી કે કોઈને કોઈ ઉત્પાદન અથવા સેવા ખરીદવામાં રસ નથી ગ્રાહકો કોઈ જરૂરિયાત પૂરી કરવા સમસ્યાનું નિરાકરણ શોધી રહ્યા છે તેથી આ પરિણામોની દ્રષ્ટિએ જો સેવા છે સેવાના ઘટકો જોવામાં આવે છે તો સેવાના તે ફૂલને યાદ રાખો કે જેની આપણે સેવાની રચનાને સમજવા માટે વાત કરી છે કોર અને પાંખડીઓ અને અમે એ પણ ચર્ચા કરી છે કે ગ્રાહકો માટેના પરિણામો કર્મચારીઓ માટેના પડકારો સાથે જટિલ રીતે જોડાયેલા છે અમે ફ્રન્ટ લાઇન સર્વિસ કર્મચારીઓની ચોક્કસ સમસ્યાઓ જેમ કે ભાવનાત્મક શ્રમ સેવાની સરહદ વિનાની અથવા માંગણીઓની બહુવિધતા ભૂમિકા અને પ્રતિભાવમાં વિકસિત સ્ક્રિપ્ટ તે બધાની ચર્ચા કરી હતી તેથી પ્રકરણ 2 3 અને 4 પણ આ પ્રશ્નો સાથે સંબંધિત હશે પુસ્તકમાં ચર્ચાઓ ઉપરાંત અમે અહીં સેવા તર્ક પર વિસ્તૃત ચર્ચા કરી હતી તે આજે તમામ વ્યવસાયો માટે પ્રબળ ખ્યાલ છે અને પછી અમે પ્રકરણ 2 3 અને 4 માંથી કતારોનો ઉપયોગ કરીને પણ ચર્ચા કરી હતી કે સેવાની રચના ડિલિવરી અને માર્કેટિંગમાં સુધારણા માટે કયા પ્રયત્નોની જરૂર છે તેથી આ બે સ્લાઇડ્સ આપણને પ્રકરણ 1 થી પ્રકરણ 4 પર લઈ જાય છે પછી અમે સેવા કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ તે પ્રક્રિયા વિતરણ ક્રિયાપ્રતિક્રિયામાં લોકો સેવા વાતાવરણ અને તે તમામ મુદ્દાઓ છે તેથી અમે ટૂંકમાં ચર્ચા કરી હતી અને હું આ સત્રના અંતે ચર્ચા કરીશ ઓપરેટિંગ વ્યૂહરચનાઓની ચર્ચા કરતી વખતે મેં નવી સેવા વિકાસ વિશે ચર્ચા કરી પરંતુ હું આજે તેના વિશે ફરી વાત કરીશ આ ક્ષણે જો તમે માત્ર વર્તમાન સેવા વ્યવસાયો સંચાલન સેવા વ્યવસાયો પર નજર નાખો તો પછી પ્રકરણ 5 8 અને 9 દ્વારા આવરી લેવામાં આવેલા આ વિભાગમાં અમે સંસ્થાઓની ક્ષમતા સેવા ક્ષમતા અને બજાર તક વચ્ચેના સમન્વયને જોઈ રહ્યા છીએ જેમાંથી સેવા વ્યવસાયની રચના કરવામાં આવી છે જે કામગીરી માળખું માનવ સંસાધન નિયંત્રણના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે દેખીતી રીતે ઓપરેટિંગ વ્યૂહરચનામાં અમારે તુલનાત્મક સંસાધન ફાળવણી નક્કી કરવાની હોય છે અને આ સંદર્ભમાં અમે સંસાધનની ફાળવણી માટેની પ્રાથમિકતાઓ નક્કી કરી શકીએ તેવી સંખ્યાબંધ રીતોની ચર્ચા કરી હતી અમે સ્પર્ધાની ભૂમિકા વિશે પણ ચર્ચા કરી હતી અમે પ્રતિસ્પર્ધી ક્રિયા અને પ્રતિક્રિયા આધારિત વ્યૂહરચના અંગે ચર્ચા કરી ન હતી અમે સેવાની ગુણવત્તા ખર્ચમાં અવિરત ઘટાડો ઉત્પાદકતા અને તે મુદ્દાઓ દ્વારા સંચાલિત વધુ વ્યૂહરચના લીધી હતી તેથી સેવા વ્યવસાયોનું સંચાલન કરવાનો રમત સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય જ્યાં અમે સ્પર્ધકોની ક્રિયાઓ અને વ્યૂહાત્મક પ્રતિભાવો જોઈએ છીએ જે તમારા સેવા વ્યવસાય દ્વારા આપી શકાય છે આ રમત સૈદ્ધાંતિક અભિગમની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી ન હતી કદાચ ભવિષ્યના અદ્યતન અભ્યાસક્રમમાં અમે આ અને અન્ય વધુ ડેટા સંચાલિત એનાલિટિક્સ સંચાલિત સેવા વ્યવસાય વ્યૂહરચનાઓને જોઈશું અમે પ્રક્રિયા અને પ્રક્રિયા લોકોની ક્રિયાપ્રતિક્રિયા બંનેના સંદર્ભમાં સેવા વિતરણ સિસ્ટમ પર ઘણો સમય પસાર કર્યો અમે માત્ર લોકોની ભૂમિકા અને તે ક્રિયાપ્રતિક્રિયાના સંદર્ભમાં જ નહીં પરંતુ ટેક્નોલોજી અને કેવી રીતે લોકો પ્રક્રિયા અને ટેક્નૉલૉજી એક ચોક્કસ પ્રકારનું ટ્રાઇકા ફર્મ કરે છે જે નવી વિવિધ પ્રકારની સેવા સુધારાઓ તેમજ નવી સેવાઓ બનાવવા માટે ક્રિયાપ્રતિક્રિયાત્મક રીતે બનાવે છે અમે પાછલા સત્રમાં તેમાંથી કેટલાક ઉદાહરણોની ચર્ચા કરી હતી અમે માંગ વિરુદ્ધ ક્ષમતાના મુદ્દાઓ અને સેવા વ્યવસાયમાં આ મોટો પડકાર કેવી રીતે તે વિશે ઘણી ચર્ચા કરી હતી તેનો અર્થ એ છે કે અનિશ્ચિત અથવા ઘણીવાર અણધારી માંગ અને તે પરિવર્તનશીલતાને પહોંચી વળવા માટે સેવા ક્ષમતા અને ઓપરેશન વ્યૂહરચના યાદ રાખો ચલિત કિંમત નિર્ધારણ ઉપજ વ્યવસ્થાપન પરની અમારી ચર્ચા અને હું ભલામણ કરીશ કે અમે શું ચર્ચા કરી છે અને સત્રોમાં અને પૂરક મુદ્દાઓ શું છે તેની વધુ સારી સમજ મેળવવા માટે પ્રકરણ 8 અને 9 ની સમીક્ષા કરવામાં આવે તેથી સત્રની ચર્ચાઓને પ્રકરણ 8 અને 9 સાથે જોડો જેથી સેવા પ્રક્રિયાના ઇનપુટ એન્ડમાં તેમજ આઉટપુટ બંને પર ગ્રાહકને સહ ઓપ્ટ કરીને ઉદ્ભવતા સંબંધો અને હિમાયત જેવા આ મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમજણ મેળવી શકાય અંતે અમે સર્વિસ ડિઝાઈન અને વેલ્યુ ચેઈનની શરૂઆતમાં તેમજ વેલ્યુ ચેઈનના અંતમાં ગ્રાહકોને કેવી રીતે કો ઓપ્ટ કરી શકાય અને તે કો ઓપ્શન્સ વાસ્તવમાં લૂપને કેવી રીતે પૂર્ણ કરી શકે તેના પર ચોક્કસ ચર્ચા કરી હતી તેથી પ્રોફેસર પ્રહલથન રામાસ્વામી દ્વારા પ્રસ્તાવિત મોડેલ પર આધારિત ચર્ચા યાદ રાખો અમે સર્વિસ બિઝનેસમાં ઓછી એન્ટ્રી બેરિયર અથવા હાયપર કોમ્પિટિશનને કારણે ઓછા સ્વિચિંગ કોસ્ટના સંદર્ભમાં સમસ્યાઓ વિશે ઘણી ચર્ચા કરી હતી અને તેથી અમે ગ્રાહકના જીવન સમયના મૂલ્ય વિશે અને વિવિધ ખર્ચ સ્તરોના ગ્રાહકોને સમજવા વિશે ઘણી ચર્ચા કરી હતી જેથી અમે વિવિધ સેવા સ્તરોને મેચ કરી શકીએ તેથી સેવાનું સ્તર અને ગ્રાહક મૂલ્ય મેળ ખાતા અમે સેવાની તે લાક્ષણિકતાઓ જેમ કે અમૂર્તતા અને વિજાતીયતા વગેરેને કારણે સેવાના માનકીકરણને લગતી સમસ્યાઓની ચર્ચા કરી છે પરંતુ અમે પ્રતિભાવ વ્યૂહરચના વિશે પણ ચર્ચા કરી હતી જ્યાં અમે પ્રમાણભૂત મોડ્યુલો બનાવીએ છીએ તેથી મોડ્યુલ 1 મોડ્યુલ 2 મોડ્યુલ 3 મોડ્યુલ 4 અને કેવી રીતે ધોરણોના આ મોડ્યુલોને વિવિધ પ્રકારની પરિવર્તનશીલતાને પ્રતિસાદ આપવા માટે જોડવામાં અને ફરીથી જોડી શકાય અમે થોડી વધુ વિગતવાર ચર્ચા કરી છે તે વ્યૂહરચનાઓમાંની એક આ સ્વ સેવા અથવા તકનીકી સહાયિત સેવા વૃદ્ધિ છે અને અમે ચર્ચા કરી હતી કે આ મોડ્યુલો ઉપલબ્ધ છે આ મોડ્યુલોનું સંયોજન ઘણીવાર વિવિધ પ્રકારના ઓટોમેશન દ્વારા સેવા વિતરણમાં વ્યક્તિગત તત્વ અથવા કર્મચારીઓના તત્વને ઘટાડવા માટે કરી શકાય છે પરંતુ જો કે અમે હાઇલાઇટ કર્યું હતું કે ત્યાં ઘણી બધી વિવિધ સેવાઓ છે જ્યાં ઓટોમેશન તદ્દન ફાયદાકારક હોઈ શકે છે પરંતુ અન્ય પ્રકારની સેવાઓ પણ છે જ્યાં ઓટોમેશન ખરેખર પ્રતિકૂળ હોઈ શકે છે તેથી પ્રકરણ 10 અને 11 આ સ્પર્ધાત્મક વ્યૂહરચનાઓ માટે સુસંગત રહેશે જે એકંદર ખર્ચ નેતૃત્વ તેમજ ભિન્નતાને લગતી સેવા વ્યૂહરચના સાથે સંબંધિત છે ભિન્નતા આધારિત સેવા વ્યૂહરચનામાં દેખીતી રીતે યાદગાર મૂર્ત પ્રસંગો બનાવવા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રમાણભૂત સેવાને કસ્ટમાઇઝ કરવાની વિવિધ રીતો તેથી અમે માંગ પર આ સામૂહિક કસ્ટમાઇઝેશન વિશે ચર્ચા કરી હતી જે તે અથવા આ બધા ફાસ્ટ ફૂડ સાંધાનું એક સારું ઉદાહરણ છે તેઓ કેવી રીતે પ્રમાણભૂત બ્લોક્સ ધરાવે છે અને જેમ કે ફ્રેંચ ફ્રાઈસ કે બર્ગર કે પિઝા અથવા જે લગભગ અર્ધ તૈયાર સ્તરે અર્ધ તૈયાર પર ઉપલબ્ધ હોય છે અને તેને જોડી શકાય છે અને ઘણી બધી વસ્તુઓ ઉમેરી શકાય છે જેમ કે ટોપિંગ તરીકે અથવા ચટણી તરીકે અથવા એક ઘટક તરીકે વિવિધ સેવા વિકલ્પો બનાવે છે અમે ભિન્નતા આધારિત વ્યૂહરચનાઓ કર્મચારીઓની તાલીમના મહત્વ અને આત્મવિશ્વાસ કે આત્મવિશ્વાસને રજૂ કરવા નક્કરતા અને વિશ્વાસપાત્રતાની ધારણા ઊભી કરવા વિશે ચર્ચા કરી નથી તેથી ખાતરી પર આધારિત ગુણવત્તા પ્રક્ષેપણ વિશ્વસનીયતાના પ્રક્ષેપણ બ્રાન્ડ ઇમેજ સર્વિસ બ્રાન્ડની આ વિશિષ્ટતા બનાવે છે તેથી અમે ધ્યાન વ્યૂહરચના વિશે પણ ચર્ચા કરી કે કેવી રીતે ખરીદનાર જૂથ અથવા અરવિંદ આઈ કેર જેવી સેવા અથવા દિલ્હી મેટ્રો અથવા મધર ડેરી જેવા ભૌગોલિક આધારિત ફોકસ અથવા ખરીદનાર જૂથ આધારિત સેવા ફોકસ જેવી સેવાના આધારે ફોકસ વ્યૂહરચના કેવી રીતે કરવી જલ વાયુ સેના માટે રહેણાંક બ્લોક અને સેવાઓ બનાવવી હવાઈ દળ અને નૌકાદળના લોકો અમે IHIP હોવા છતાં ગ્રાહકની પસંદગીઓ શું તરફ દોરી જાય છે અથવા આ પ્રકૃતિની સેવામાંથી ઉદ્ભવે છે તે વિશે અમે ચર્ચા કરી હતી અમે ચર્ચા કરી હતી કે તે સેવાઓ માટે ગ્રાહકોની પસંદગીના માપદંડ તરીકે કેવી રીતે ઉભરી આવે છે આ સંદર્ભમાં જ્યારે આપણે કિંમત વિશે વાત કરીએ ત્યારે હું તેના વિશે વાત કરવા માંગુ છું કૃપા કરીને સ્થિતિસ્થાપકતા કિંમતની સ્થિતિસ્થાપકતા કિંમત સ્થિતિસ્થાપકતાના ખ્યાલ વિશે થોડું વધુ વિગતવાર વાંચો અને વેરિયેબલ પ્રાઇસિંગ યીલ્ડ મેનેજમેન્ટ વિષયો કે જેની અમે વિગતવાર ચર્ચા કરી હતી અને પુસ્તકના પ્રકરણ 12 13 અને 14માં પણ ઉપલબ્ધ છે તેથી આ દરેક ઉપલબ્ધતા અને સગવડતાની નિર્ભરતાનું મહત્વ જે સર્વક્વલ પાંચ પરિમાણ સાથે પણ સંબંધિત છે સહાનુભૂતિ ખાતરી વિશ્વસનીયતા અને પ્રતિભાવ સ્તર તેથી કિંમત અને ગુણવત્તાને એકસાથે જોવી જોઈએ હકીકતમાં ગુણવત્તા અને પ્રતિષ્ઠા એકબીજા સાથે જોડાયેલી છે આની પણ અમે ચર્ચા કરી હતી અને તેથી વધુ તેથી સેવા ક્વોલિફાયરમાં અથવા સેવા ગુણવત્તા પ્રકરણ 12 13 અને 14 ની ચર્ચામાં હું તમને ખાસ કરીને વફાદારીનું ચક્ર વાંચવા વિનંતી કરીશ વફાદારીનું આ વિષય ચક્ર અને તે રસપ્રદ આકૃતિ જે પુસ્તકમાં પ્રસ્તુત છે અને અમે તે પુસ્તકમાં અમારા સત્ર દરમિયાન પણ બતાવ્યું છે તે પૃષ્ઠ 354 થી 362 સુધીનું છે ઘણી રીતે આ વિશિષ્ટ ડાયાગ્રામ સેવાઓનું સંચાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો અને જીતશે તેવી પ્રકારની સેવાઓ માટેના શ્રેષ્ઠ પ્રયાસો પર આ કોર્સના મુખ્ય સંદેશાઓ મેળવે છે આજની પ્રસ્તુતિનો અંતિમ ભાગ એ હશે કે આ 1991નું એક રસપ્રદ સંશોધન છે પરંતુ લગભગ 25 વર્ષ પછી પણ આજે ખૂબ જ માન્ય છે સ્લોન મેનેજમેન્ટ રિવ્યુના પાનખર 1991ના અંકમાં પ્રકાશિત થયેલ પીછો અને હેય્સ દ્વારા આ સંશોધન પેપર છે જ્યાં તેઓએ આ ચાર તબક્કાને જોયા હતા તેથી આ તમે સેવા વ્યવસાય પરિપક્વતા મોડેલ કહી શકો છો તેથી સૌથી નીચા સ્તરે અને તેને આ 1 2 3 4 તરીકે જોવું જોઈએ આને ચડતા પ્રવાસ 1 2 3 4 તરીકે જોવું જોઈએ તેથી સૌથી નીચા સ્તરે જ્યાં સેવાનો વ્યવસાય ફક્ત સેવા માટે ઉપલબ્ધ છે ગ્રાહકો સેવાનું સમર્થન કરે છે કારણ કે તેમની પાસે વિદ્યાર્થી હોલમાં કેન્ટીન જેવો કોઈ વિકલ્પ નથી કારણ કે તે એકમાત્ર કેન્ટીન છે જે આસપાસમાં ઉપલબ્ધ છે તેથી તે સગવડને કારણે ઉચ્ચ સગવડતાના પરિબળ ગ્રાહકો તે સેવાને સમર્થન આપી શકે છે કારણ કે તેમની સેવા મહાન છે તેથી અહીં કામગીરી ઘણી વખત તદ્દન પ્રતિક્રિયાશીલ જોવા મળે છે અને સેવાની ગુણવત્તામાં કિંમતનું વર્ચસ્વ હોય છે અને સેવાની ગુણવત્તા તદ્દન ચલિત હોઈ શકે છે અહીં કોઈ અનુમાન નથી આગળનું સ્તર એ છે જેને ચેઝ એન્ડ હેયસ દ્વારા પ્રવાસી માણસ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ગ્રાહકો આ પ્રકારના સેવા વ્યવસાયો પ્રત્યે દ્વિધાયુક્ત હોય છે અહીં ઓપરેશન સાધારણ છે ખૂબ પ્રેરણાદાયક કંઈ નથી તેઓ ગ્રાહકની કેટલીક અપેક્ષાઓ પૂરી કરે છે અને પછી એક કે બે પરિમાણમાં સારું હોઈ શકે છે ખરેખર આ કોર્સમાં અમે જે પણ ચર્ચા કરી છે તે આ 3જી અને 4થા સ્તર તરફની સફર માટે વિશિષ્ટ ક્ષમતા વિકસાવવા માટે છે જ્યાં ગ્રાહકો સેવા કંપનીની શોધ કરશે કારણ કે ગ્રાહક રેફરલ પ્રાપ્ત કરીને ગ્રાહક સંતોષનો રેકોર્ડ બનાવવા માટે તેઓએ તે TEARR તત્વો દ્વારા નિર્માણ કરેલી કેટલીક ટકાઉ પ્રતિષ્ઠા છે અને અમે એ પણ ચર્ચા કરી હતી કે આગલા સ્તરમાં આ તે સ્તર છે જે વિશ્વ સ્તરીય સેવા વિતરણ છે જેને ચેઝ અને હેય્સ દ્વારા કહેવામાં આવે છે અને અમે તેને ગ્રાહક હિમાયત સ્તર તરીકે ઓળખાવ્યું છે તેથી હું કહીશ કે આ સંબંધ સ્તર છે અને આ ગ્રાહક હિમાયત સ્તર છે તેથી આ ટ્રાન્ઝેક્શનલ સ્તરોથી આ કોર્સે હંમેશા આ સ્તર સુધી કેવી રીતે વધવું તે વિશે વાત કરી છે જ્યાં કામગીરી સતત ઉત્કૃષ્ટ રહે છે તે કર્મચારીઓના સંચાલન અને સિસ્ટમ દ્વારા પ્રબળ બને છે જે ગ્રાહકના સઘન ધ્યાનને સમર્થન આપે છે અને ત્યાંથી તે ઓપરેશનમાં જાય છે તે લગભગ સ્વ શિક્ષણ અને સ્વ ઇનોવેટીંગ છે તેથી આગળના છેડેના લોકો નવીનતા માટે સ્વતંત્રતાના પ્રકારને પ્રોત્સાહન આપે છે તેઓ તે સ્પર્શ બિંદુઓ પર ઉચ્ચ સંતોષની નવી ક્ષણો બનાવે છે તેથી સત્યની ક્ષણો બની જાય છે તે શ્રેષ્ઠતાની ક્ષણો બની જાય છે તેથી આમાં દેખીતી રીતે અમે ગ્રાહકોની અપેક્ષા કરતાં વધુ સારી વપરાશ પછીની અમારી ધારણા રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ તે છે જ્યાં અમે ગ્રાહક આનંદ ઉત્પન્ન કરીએ છીએ અને સતત સુધારો કરીએ છીએ તે જ રીતે આપણે આ બધું આગળની દૃષ્ટિ સાથે સંબંધિત છે અથવા તમે ગ્રાહકની બાજુએ કહી શકો છો પરંતુ તે જ રીતે આમાં આપણે શ્રેષ્ઠતા દીઠ સેવા વ્યવસાયમાં ચર્ચા કરી હતી કે સેવા મોડેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે સીમલેસ કનેક્ટિવિટી અને આગળના તબક્કે સમાન સ્તરની શ્રેષ્ઠતા પાછળના તબક્કે સમાન સ્તરની શ્રેષ્ઠતા દ્વારા પ્રશંસા કરવી આવશ્યક છે તેથી બેક ઓફિસ ફ્રન્ટ ઓફિસ જેટલી જ મૂલ્યવાન બની જાય છે તે એક અભિન્ન ભૂમિકા ભજવે છે ઘણીવાર કામગીરીઓ ખરેખર આગળના સ્તરે શ્રેષ્ઠતા લાવે છે તેથી જો તમને યાદ છે કે અમે ચર્ચા કરી હતી કે સેવા વ્યવસાયમાં ઘણીવાર ઓપરેશનલ શ્રેષ્ઠતા એ શ્રેષ્ઠ માર્કેટિંગ છે તેથી કાર્યક્ષમ સંસાધન તરફ જતી નકારાત્મક અવરોધ માટેનું કાર્યબળ છે કે કેમ તેઓ નવીન રચનાના ફાઉન્ટેન હેડ બની જાય છે આ 3જા અને 4થા સ્તરમાં નવી ટેક્નોલોજીના પરિચયમાં તમે ટેક્નોલોજી પ્રત્યે પ્રતિક્રિયાશીલ અભિગમને બદલે સક્રિય અભિગમ જોશો તેથી ટેક્નોલોજીનો આ સંગઠનો પર સ્પર્ધાત્મક દબાણ નથી પરંતુ તેઓ સ્પર્ધાની ટેક્નોલોજી સહાય અપનાવીને નવા સેવા સ્તરો બનાવે છે તેથી તમે જુઓ છો કે સારી બેંકોમાં તમે જુઓ છો કે સારા ખાદ્યપદાર્થો અને પીણાના આઉટલેટ્સમાં તમે તે સારી આરોગ્ય સંભાળ સેવાઓ વગેરેમાં જુઓ છો તેથી ફ્રન્ટ ટચ પોઈન્ટથી લઈને ટોચના મેનેજમેન્ટ સ્તર સુધી અમે જોઈ રહ્યા છીએ કે ફક્ત સેવા માટે ઉપલબ્ધ હોવાથી લઈને વિશ્વસ્તરીય સેવા સુધીની આ સફર વફાદારી અને સંબંધ નિર્માણની પ્રક્રિયા દ્વારા ગ્રાહક હિમાયતના સ્તર સુધી વધતી જાય છે હવે હું તમારી સાથે ચર્ચા કરવા માટે 5 વધારાની મિનિટ લઈશ અમે આ મુદ્દાઓની અલગથી ચર્ચા કરી છે પરંતુ હું એક નવો ઉત્તમ સેવા વ્યવસાય બનાવવા માટે ઝડપથી પાંચ પગલાની પ્રક્રિયામાંથી પસાર થઈશ તેથી સૌપ્રથમ શરૂઆત કરો કે તમે જે પીડાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે શું છે ગ્રાહકની પીડા શું છે જેને તમે સંબોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો તમે કઈ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી ગ્રાહક સાથે શરૂ કરો ગ્રાહકનો અવાજ ગ્રાહક પર અભ્યાસ કરો ગ્રાહક માટે સહાનુભૂતિ તેથી સહાનુભૂતિનો નકશો બનાવો અને તેથી સેવા બનાવવાને બદલે અને પછી ગ્રાહકને જુઓ ગ્રાહકના દૃષ્ટિકોણથી જુઓ શું જરૂરી છે કેવા પ્રકારની સેવાની જરૂર છે તેથી ગ્રાહકની પીડા પ્રત્યે સહાનુભૂતિ સાથે આ અંતિમ નકશાથી પ્રારંભ કરો અને તમે કયા રિઝોલ્યુશન પ્રદાન કરી શકો છો અને આ ડિઝાઇન પ્રશ્નને ફ્રેમ કરવાનો પ્રયાસ કરીને આ નવી સેવાને ડિઝાઇન કરીને તમે જે અસર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેની કલ્પના કરવાનો પણ પ્રયાસ કરી શકો છો આ તબક્કે તમારી પાસે કેટલાક ઉકેલો હોઈ શકે છે તે ઉકેલો અને અનુરૂપ સંદર્ભો લખવાનો પ્રયાસ કરો તેથી સોલ્યુશન સ્પેસ જ્યાં 1 2 3 વિકલ્પો હોઈ શકે છે અને તેને સંદર્ભ જગ્યા સાથે મેચ કરો જ્યારે તમે આ કરો છો ત્યારે તમારે તમારા મૂળ પ્રશ્નની ફરી મુલાકાત લેવી પડી શકે છે આ કવાયતમાંથી જે ગ્રાહક પ્રત્યેની સહાનુભૂતિ અને ગ્રાહકોની સમસ્યામાં સહાનુભૂતિપૂર્વકની તપાસથી શરૂ થઈ રહી છે સંભવિત ઉકેલો દરેક સંભવિત ઉકેલ માટેના સંદર્ભને વિઝ્યુઅલાઈઝ કરીને પછી તેના આધારે સૌથી વધુ ત્રણ આંતરદૃષ્ટિ પસંદ કરો તેથી અમે સૌપ્રથમ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ગ્રાહકની સમસ્યા શું છે ગ્રાહકની પીડા શું છે અને પછી અહીં અમે પૂછીએ છીએ કે જો આમાંથી અમે શું વિકાસ કરી શકીએ તો ઉકેલોની ત્રણ થીમ્સ સર્વિસ બિઝનેસ ડિઝાઇનની ત્રણ થીમ્સ સર્વિસ વેલ્યુ પ્રોપોઝિશનની ત્રણ થીમ્સ હોઈ શકે છે જેને આપણે વધુમાં વધુ ત્રણ વાક્યોમાં વર્ણવી શકીએ છીએ અને પછી અમે પ્રથમ ગ્રાહકનું વ્યક્તિત્વ બનાવીને તેને એકસાથે મૂકી શકીએ છીએ અમે લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ તબક્કે ગ્રાહકોને સંખ્યાની દ્રષ્ટિએ વય જૂથ તરીકે ટકાવારી તરીકે ન વિચારો એક ચહેરો આપો સ્કેચ દોરો તે ગ્રાહકનો સ્કેચ દોરો સમજો કે આ યુવાન કિશોરી છોકરીની શું જરૂર છે અને વ્યક્તિનું થોડું વર્ણન કરો નિરાશા અને સેવા માટે તમારી પ્રેરણાને સમજો આ એક રસપ્રદ રીત છે જે ઘણા ડિઝાઇન ગુરુઓ દ્વારા પણ સૂચવવામાં આવી છે તે એ છે કે એપ્લિકેશન વિચારવાની ડિઝાઇન પદ્ધતિ ચાલો આપણે ફક્ત એક નાનું બ્લર્બ લખીએ જ્યાં એક કે બે વાક્યો હશે જે 3 કે 5 શબ્દો ના હશે અને તે જ વાક્યો થી જ તમે આગળ વધી ને તમારા ગ્રાહક ને સમજવાની પ્રયત્ન કરો છો આ વાસ્તવમાં તમારા લક્ષ્ય ગ્રાહકને સંપૂર્ણ દૃષ્ટિકોણ આપે છે તેથી તમે નવા સર્વિસ બિઝનેસની ત્રણ વૈકલ્પિક થીમ બનાવી છે તમે તમારા લક્ષ્ય ગ્રાહકને એક આકાર અને વ્યક્તિત્વ આપ્યું છે હવે તમે કહી શકો છો આ ગ્રાહક છે અને આ ગ્રાહક માટે મારી પાસે મૂલ્ય પ્રસ્તાવનો આ સમૂહ છે અને પછી અલબત્ત તમે કેટલાક વધુ ઇન્ટરવ્યુ કરી શકો છો અને પછી એક સ્ટોરી બોર્ડ વિકસાવો કે આજે શું છે જે નવી સેવા દરખાસ્ત અથવા નવી સેવા ડિઝાઇનમાં પરિણમે છે તેથી આ સર્વિસ બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી 5 મિનિટનો ઉમેરો છે અને કદાચ ડિઝાઇન થિંકિંગનો આ આખો અભિગમ અને તે નવા ઉત્પાદનો નવી સેવા નવો વ્યવસાય વિકાસ નવું સાહસ બનાવવા માટેનો એક અન્ય કોર્સ હશે જ્યાં આપણે ફરી મળીશું હું આશા રાખું છું કે તમે આ કોર્સનો એટલો જ આનંદ માણ્યો હશે જેટલો મને આનંદ થયો અને આશા છે કે તમારામાંથી ઘણાને પરીક્ષા માટે નોંધણી કરવામાં આવશે અને આનંદ અને ભવિષ્ય માટે ગુડ લક